ઇલેક્ટ્રીક ડિસ્પ્લેસમેન્ટ આપણે જોયું કે જો કોઈ મટીરીયલ પોલરાઇઝડ હોય અથવા પોલરાઇઝેશન P ધરાવતું હોય તો આપણે તેના વિશેની ઇલેક્ટ્રીકલ સમસ્યાઓ માટે આ રીતે વિચારી શકીએ ત્યાં છે જે સપાટી પર P n છે તેથી હું અહીં કેટલાક પોઝિટીવ ચાર્જ લખી શકું છું અહીં નેગેટીવ ચાર્જ લખી શકું છું જ્યાં n સપાટીની બહાર અથવા મટીરીયલમાંથી બહાર નીકળતું નોર્મલ છે અને ચાર્જ ઘનતા b P છે ચાલો હું અહીં સ્પષ્ટ રીતે આને r નું ફંકશન લખીશ અને આને આપણે બાઉન્ડ ચાર્જીસ કહીએ કારણકે તેઓ મૂવ થવા માટે સ્વતંત્ર નથી P અને આપણે જે જોયું કે આપણે કોઈક પોઇન્ટ પર પોટેન્શિયલ અથવા આ ચાર્જીસ માંથી ઇલેક્ટ્રીક ફિલ્ડના પોટેન્શિયલની ગણતરી કરી શકીએ છીએ ઉદાહરણ તરીકે પોટેન્શિયલ V14π0

n|r r|dS તરીકે આપવામાં આવ્યુ હતું અને તેને કોરસ્પોન્ડિંગ ઇલેક્ટ્રીક ફીલ્ડ E V તરીકે આપવામાં આવશે તેથી આ એક સામાન્ય સ્ટ્રેટેજી છે n|r r|dS E V જો કે આપણે જે મટીરીયલ્સ સાથે ડીલ કરવા જઈ રહ્યા છીએ તે પોલરાઇઝેબલ હોઈ શકે છે આ ત્યારે થાય છે જ્યારે તેઓને બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે જો હું તેના પર ફિલ્ડ એપ્લાય કરું અથવા તેને અન્ય ચાર્જીસની હાજરીમાં મૂકું તો તેઓ પોલરાઇઝેશન બનાવશે અને આપણે ઇલેક્ટ્રીક ફિલ્ડની ગણતરી કરવા માટે એક સામાન્ય પદ્ધતિ વિકસાવવા માંગીએ છીએ અથવા તેને જાણવા માંગીએ છીએ અથવા આ પોલરાઇઝેબલ માધ્યમો અને ચાર્જીસની હાજરી સાથે મળીને કયા પ્રકારનાં ફિલ્ડ્સ અથવા પોટેન્શિયલને જન્મ આપે છે તે જાણવા માંગીએ છીએ તેથી આ સંદર્ભમાં આપણે ઇલેક્ટ્રીક ડિસ્પ્લેસમેન્ટ નામનું કંઈક રજૂ કરીશું જે આવી સમસ્યાઓના નિરાકરણને સરળ બનાવે છે ડિસ્પ્લેસમેન્ટને સમજવા માટે આપણે આમ લખી શકીએ જો કેટલાક ચાર્જ વિતરણની હાજરીને કારણે મારી પાસે ઇલેક્ટ્રીક ફિલ્ડ E હોય જેને હું ρ અને એક ડાઇઇલેક્ટ્રીક માધ્યમ હોય જેને હું લાલ રંગ દ્વારા બતાવી રહ્યો છું આ ડાઇઇલેક્ટ્રીક માધ્યમ છે આ ચાર્જ વિતરણ તેની અંદર હોઈ શકે છે આ બાઉન્ડ ચાર્જીસ થી અલગ છે પછી E નું ડાયવર્જન્સ P0 છે આ ઉપરાંત અહીં બાઉન્ડ ચાર્જીસને કારણે ફિલ્ડ છે જેને P તરીકે બતાડેલ છે હું આ સમીકરણને ફરીથી આ રીતે લખી શકું છું આને પોલરાઇઝેશનથી ઉદભવતા બાઉન્ડ ચાર્જીસથી અલગ કરવા માટે free લખેલું છે 0EPfree અને કૌંસમાં રહેલ આ કવાન્ટીટી 0EP ને હું ડિસ્પ્લેસમેન્ટ અથવા D કહું છું અને આ ડિફરેન્શિયલ સમીકરણ ને સંતોષે છે કે ડિસ્પ્લેસમેન્ટનું ડાયવર્જન્સ free સમાન છે તમે આને D માટે ગૌસનો નિયમ Gauss's law કહી શકો છો Dfree હવે ડિસ્પ્લેસમેન્ટ લેવાનો ફાયદો શું છે તમે જોઈ શકો છો કે ફ્રી ચાર્જ એ એવું કંઈક છે જેની મને ખબર છે જેને મેં સપ્લાય કર્યો છે અથવા આપણે તેને લાવીએ છીએ તેથી ઇન્ડ્યુસ્ડ કવાન્ટીટી કરતા એવી કંઈક કવાન્ટીટી હોવી સારી છે જે ચાર્જથી સંબંધિત હોય ઉદાહરણ તરીકે જો હું આના જેવું માધ્યમ અહીં લાવું છું અને તેને ઇલેક્ટ્રીક ફિલ્ડની સામે મૂકું તો આના પર ઇન્ડ્યુસ્ડ ચાર્જીસ મળશે અને મને ખબર નથી કે તે ઇન્ડ્યુસ્ડ ચાર્જીસ શું છે અને તેથી હું ચાર્જીસની દ્રષ્ટિએ થીયરી ડેવલપ કરવા માંગુ છું જે ચાર્જીસની મને ખબર છે જે free છે તેથી આપણી પાસે એક કવાન્ટીટી છે ડિસ્પ્લેસમેન્ટ જે આના જેવા ફ્રી ચાર્જીસથી સંબંધિત છે Dfree છે બીજી બાજુ ઇલેક્ટ્રીક ફિલ્ડ હજુ પણ ચાર્જીસ દ્વારા વધારવામાં આવે છે પછી તે બાઉન્ડ ચાર્જીસ હોય કે ફ્રી ચાર્જીસ અને તેથી જેમ આપણે પહેલાં જોયું આને V લખી શકાય છે હું આને સ્પષ્ટ રીતે 14π0freer rr r3dV14π0 Pr r3r rdV સરફેસ ચાર્જીસ ના કારણે એમ લખી શકું છું Pr r3r r dV મુદ્દો એ છે કે તે અમુક ચાર્જીસ માંથી બહાર આવી રહ્યો છે તો આપણે જોઈ રહ્યા છીએ તે એ છે કે r પર ઇલેક્ટ્રીક ફીલ્ડ આ સ્થિર ચાર્જીસ થી ઉદભવી રહ્યું છે અને તેથી E નું કર્લ E 0 છે તેનો અર્થ એ પણ છે કે આપણે પોટેન્શિયલ V ની મદદથી E ની ગણતરી કરી શકીએ જે આપણે પહેલા જોયું છે તેથી જ્યારે પણ મારી પાસે પોલરાઇઝેશન સાથેનું માધ્યમ હોય ત્યારે મારી પાસે બે કવાન્ટીટીઝ છે તો આ પોલરાઇઝેશન છે અને થોડા ફ્રી ચાર્જીસ r છે મારી પાસે બે સમીકરણો છે એક ડિસ્પ્લેસમેન્ટ સાથે છે ડિસ્પ્લેસમેન્ટનું ડાયવર્જન્સ D free છે અને E નું કર્લ E 0 છે હવે હેલ્મહોલ્ટ્ઝ થીયરમ યાદ કરો જેના મુજબ કોઈ પણ કવાન્ટીટીની ગણતરી કરવા માટે મારે કર્લ તેમજ ડાયવર્જન્સ બંનેની જરૂર પડશે અહીં મારી પાસે બે કવાન્ટીટીઝ D અને E છે મને D ના ડાયવર્જન્સની અને E ના કર્લની ખબર છે ચાલો આપણે પ્રશ્ન કરીએ કે શું D નું કર્લ D 0 છે જો D નું કર્લ 0 હોય અને જાણીતું હોય તો તે ઇલેક્ટ્રીક ફિલ્ડની ગણતરીના એક પ્રોબ્લમ જેવું બને છે પછી જો મને D ના ડાયવર્જન્સ અને કર્લની ખબર હોય તો હું D ને પોટેન્શિયલના ગ્રેડિયન્ટ તરીકે લખી શકું છું અને આપણે અગાઉ જે રીતે ગણતરી કરી હતી તે રીતે કરી શકું છું પરંતુ જરૂરી નથી કે આ સાચું હોય કારણકે D નો કર્લ D0EP છે જે 0EP ના બરાબર છે હવે આ 0 છે તેથી અહીં P બચે છે તમારી સ્ક્રીનની ડાબી બાજુનાં ચિત્રને જુઓ માની લો કે મારી પાસે કોઈ મટીરીયલ છે ચાલો આપણે તેને Y દિશામાં રાખીએ આ X દિશા છે અને મારી પાસે પોલરાઇઝેશન છે જે Y દિશામાં છે અને X સાથે બદલાય છે તો મેં પોલરાઇઝેશન બનાવ્યું છે જે Y દિશામાં છે અને બદલાય છે તેથી P આ રીતે આપવામાં આવે છે તો માની લો કે મારી પાસે P P0 ea xa y છે તો તમે તરત જ જોશો કે D 0 છે હું તમને જે કહેવાનો પ્રયત્ન કરી રહ્યો છું તે એ છે કે P નું કર્લ 0 હોવું જરૂરી નથી અને તેથી સામાન્ય રીતે E નું ડાયવર્જન્સ E ને હું free0 P0 લખી શકું છું પરંતુ જો ત્યાં પોલરાઈઝેબલ માધ્યમ હોય જ્યાં P પોતે E પર આધારીત હોય તો મને આની ખબર નથી તેથી ચાલો હું આ લખું આપણને આની પહેલાથી ખબર નથી અને તેથી હવે આપણે ડાઇલેક્ટ્રીક માધ્યમની હાજરીમાં સમસ્યાઓ હલ કરવા માટે તકનીકો વિકસિત કરવાની છે આપણે તે કરીએ એ પહેલાં ચાલો હવે હું ઇલેક્ટ્રીક ડિસ્પ્લેસમેન્ટ માટે કેટલીક ગણતરીઓ કરું તેથી કે તમને તે કેવું લાગે છે તે વિષે આઈડિયા આવે યાદ કરો આપણે પહેલા એક પ્રોબ્લમ સોલ્વ કરી હતી જ્યાં મેં તમને ઊચાઈ h અને ત્રિજ્યા R ધરાવતો એક ડાઇલેક્ટ્રીક નળાકાર દર્શાવ્યો હતો જ્યા R એ h કરતાં ઘણી વધારે હતી અને P ઉપરની તરફ છે આ કેસમાં આપણે દર્શાવ્યું હતું કે આ એવા નળાકારની સમકક્ષ છે જયાં ઉપરની તરફ પોઝીટીવ ચાર્જીસ છે જયાં p0 છે નીચેની બાજુ નેગેટીવ ચાર્જીસ છે અને p0 છે અને તેથી ઇલેક્ટ્રીક ફિલ્ડ આ દિશામાં છે આ E છે જો આપણે બાજુ પર ફ્રિન્જ ઇફેક્ટ્સ ની અવગણના કરીએ જે હું અહીં બતાવી રહ્યો છું જો હું ફ્રિન્જ ઇફેક્ટ્સની અવગણના કરું તો બહારની તરફ E શૂન્ય છે P શૂન્ય છે અને ડિસ્પ્લેસમેન્ટ D પણ શૂન્ય હશે ડિસ્પ્લેસમેન્ટના બીજા ઉદાહરણ તરીકે ચાલો આપણે પોલરાઇઝડ સ્ફીયર લઈએ જેની આપણે અગાઉ વાત કરી હતી જ્યા પોલરાઇઝેશન યુનિફોર્મ છે અને Z દિશામાં છે અને આપણે દર્શાવ્યું હતું કે આ અહીં પોઝીટીવ ચાર્જ અને નીચેની બાજુએ નેગેટીવ ચાર્જની સમકક્ષ છે અને આ Pcos છે અને આ અંદરની તરફ ઇલેક્ટ્રીક ફિલ્ડ આપે છે જે નીચે જઈ રહ્યું છે તેથી જો PP0z છે તો θP0cos છે અને ઇલેક્ટ્રીક ફીલ્ડ P03ϵ0 z છે અને આ સૂચવે છે કે અંદરનું ડિસ્પ્લેસમેન્ટ Dinside0EP હશે જે 23P0 z23P ની બરાબર છે બહારની તરફ E14π03 p r r pr3 છે જ્યાં p4π3R3P z છે જયાં R ત્રિજ્યા છે અને બહારની તરફનું પોલરાઇઝેશન P0 છે અને તેથી D14π03 p r r pr3 છે તો આ વ્યાખ્યાનમાં આપણે ઇલેક્ટ્રીક ડિસ્પ્લેસમેન્ટ નામની નવી કવાન્ટીટી રજૂ કરી છે જે 0EP છે તેનું ડાયવર્જન્સ સિસ્ટમના ફ્રી ચાર્જ જેટલું છે અને તેનું કર્લ શૂન્ય નથી અને આપણે અમુક ઉદાહરણો માટે ડિસ્પ્લેસમેન્ટની ગણતરી કરી